નમસ્તે વ્યવહારુ અભિગમ સાથે સેવા માર્કેટિંગના આ સત્રમાં આપનું સ્વાગત છે આજે આપણે પાઠ નંબર 30 ની ચર્ચા કરીશું જે છે સેવાનું મૂલ્ય તેના બે ભાગ છે એક છે નવી સેવા ની કિંમત નિર્ધારિત કરવી અને બીજું છે મૂલ્ય ની કિંમત સેવાની કિંમત નક્કી કરવી અત્યાર સુધી આપણે સેવા વિતરણના 6 Pની ચર્ચા કરી તેમાં સેવા ઉત્પાદન સેવા પ્રક્રિયા સેવા કર્મચારીઓ સેવા વિતરણની જગ્યા અથવા ચેનલો સેવાના ભૌતિક પુરાવા સેવા પ્રમોશન અથવા સંચાર આ 6 P ગ્રાહકોને ઓફર કરવામાં આવતી સેવાઓની કિંમતમાં વધારો કરે છે આ પાઠ માં આપણે સેવાઓ ની કિંમત વિષે ચર્ચા કરીશું સેવા વ્યવસાયનો સાતમો P સેવા કંપનીને આવક આપે છે એક વખત સેવા ઉત્પાદન અને સેવા વિતરણની પ્રક્રિયા નક્કી થયા બાદ સેવા વેચાણ દ્વારા આવક મેળવવા માટે સેવાની કિંમત નક્કી કરવી પડે છે સેવાનું મૂલ્ય નક્કી કરવાના છ તબક્કા છે જે નીચેના ભાગમાં વર્ણવ્યા છે સેવા મૂલ્ય નક્કી કરવાના ઉદ્દેશ સેવા કિંમત નક્કી કરવાના બે મુખ્ય ઉદ્દેશો છે બજારમાં પ્રવેશ અથવા બજાર સ્કિમિંગ છે જો સેવા કંપનીના સ્પર્ધકો માટે સેવા વ્યવસાયનુ અનુકરણ કરવું સરળ હોય તો તે સંજોગોમાં સેવા કંપનીએ બજાર પ્રવેશ દ્વારા બજારમાં હિસ્સો વધારવો જોઈએ એનો અર્થ એ છે કે સેવાઓનું મૂલ્ય એટલું ઓછું રાખવું જેથી કરીને મોટા ભાગના ગ્રાહકો કિંમત ચૂકવવા તૈયાર હોય બીજી બાજુ જો સેવામાં ઘણા બધા ઉચ્ચ તકનીકી પરિબળો હોય તો તેનું સરળતાથી અનુકરણ શક્ય ન હોય તેવા સંજોગોમાં સેવા કંપનીઓ પ્રાઈસ સ્કિમિંગ કરે છે જેમાં સેવા કંપની શરૂઆતમાં ઉંચી કિંમતે સેવાનો વેચાણ કરે છે અને બજારમાં સ્પર્ધકો વધતા ધીમે ધીમે કિંમતો નીચે લાવે છે સેવા કંપનીઓ પાસે ટૂંકાગાળામાં કંપનીને બચાવવાના ઉદ્દેશો પણ હોય છે જેમાં તેઓ સેવા વ્યવસાયને બજારમાં મજબૂત રીતે સ્થાપિત કરવા માટે રોજિંદો ખર્ચ નીકળે તેની જ સેવાની કિંમત રાખેલ છે ત્યારબાદ આવક વધતાં પાછળથી સેવાની કિંમતમાં વધારો કરે છે સેવાની કિંમત નક્કી કરવાનો બીજો ઉદ્દેશ છે ભાવ ગુણવત્તાનું નેતૃત્વ તેમાં સેવા કંપની ગ્રાહકોને પોષાય તેવી કિંમતે શ્રેષ્ઠ ગુણવત્તાની સેવાઓ પ્રદાન કરે છે જેનો સ્પર્ધક કંપનીઓ સામનો કરી શકતી નથી બીજું છે વ્યવસાયના શરૂઆતના તબક્કામાં જ માંગ કિંમતની સ્થિતિસ્થાપકતા નક્કી કરવી સેવાની માંગ અનુસાર સેવાના કિંમતનું અનેક સ્તરે વર્ગીકરણ કરવામાં આવે છે ગ્રાહકોને તેમની ખરીદશક્તિ અનુસાર કિંમત વિકલ્પો પસંદ કરવાનું કહેવામાં આવે છે સંયુક્ત વિશ્લેષણ નામની એક માર્કેટિંગ સંશોધન પદ્ધતિ દ્વારા સેવાની વિવિધ સ્તરની કિંમતોને નક્કી કરવામાં આવે છે વિશ્લેષણના ભાગરૂપે ગ્રાહકોને વિવિધ વિકલ્પો તથા વિવિધ કિંમત સ્તરો સાથે સેવા પ્રક્રિયાને ક્રમાંક આપવાનું કહેવામાં આવે છે ત્યારબાદ પ્રાપ્ત કરેલી માહિતીનું આંકડાકીય વિશ્લેષણ કરીને સેવાના વિવિધ વિકલ્પો અને સેવાની કિંમતના વિવિધ સ્તરો વિશે જાણી ગ્રાહકો દ્વારા સૌથી વધુ પસંદગીની સેવા કિંમત સંયોજનને ઓળખવામાં આવે છે ગ્રાહકો જે કિંમત ચૂકવવા તૈયાર હોય છે તે કિંમતને ટોચની કિંમત બનાવવામાં આવે છે એનો એ અર્થ છે કે કંપની તેની સેવાઓને ટોચ મર્યાદા કરતાં વધુ કિંમતે વેચી શકતી નથી અંદાજીત ખર્ચ સેવા પૂરી પાડવાના ખર્ચનો અંદાજ પ્રવૃત્તિ આધારિત ખર્ચ નામની પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે તેમાં સેવા કિંમત નક્કી કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓના ખર્ચની ગણતરી કરવામાં આવે છે તેના દ્વારા લઘુતમ કિંમત નક્કી કરવામાં આવે છે આ લઘુતમ કિંમત દ્વારા સેવા કંપની ગ્રાહકોને વ્યવસાયને સક્ષમ બનાવવા વિનંતી કરે છે સ્પર્ધક કંપનીઓની કિંમત તેમનો ખર્ચ અને ઓફર્સનું વિશ્લેષણ કરવાથી સ્પર્ધક કંપનીઓની સમાન અને વૈકલ્પિક સેવાઓને કિંમત જાણી શકાય છે આના દ્વારા સેવાની સંદર્ભ કિંમતો નક્કી થાય છે આ સંદર્ભ કિંમતોનો ઉપયોગ કરીને ગ્રાહકો વિવિધ સેવા કંપનીઓની સેવા કિંમતની તુલના કરે છે આમ સેવા કંપનીઓના લાભોની સરખામણી કરવાથી ગ્રાહકોને ખાતરી થઈ જાય છે કે તેઓએ ખરીદેલી સેવાઓ સ્પર્ધક કંપનીઓની સેવા કરતા શ્રેષ્ઠ છે સેવાની કિંમત નક્કી કરવા માટે વૈકલ્પિક સેવાઓની કિંમત વત્તા સેવા કંપની દ્વારા આપવામાં આવતા વધારાના લાભો અને લાભો દ્વારા પ્રદાન કરાયેલા વધારાના મૂલ્યનો સમાવેશ થાય છે આમ સ્પર્ધક કંપનીની કિંમતના આધારે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે જેથી ગ્રાહકો સેવાની કિંમત આપવા તૈયાર થાય અથવા ગ્રાહકો પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વૈકલ્પિક સેવાની ખરીદી કરે સેવા વિતરણની કિંમત નક્કી કરવાની પાંચમી પદ્ધતિમાં સ્પર્ધાત્મક કિંમતો અને નવી સેવા માટેના કિંમતના વિવિધ સ્તરો જેવા પરિબળોનો ઉપયોગ થાય છે ત્યારબાદ સેવાની કિંમતના દરેક સ્તરે માંગ સ્થાપિત થાય છે અને બ્રેક ઈવન માંગની પણ ગણતરી કરવામાં આવે છે એક વખત માંગ અંગેની જાણકારી પ્રાપ્ત થઇ જાય ત્યારબાદ માંગને આધારિત આકર્ષક કિંમતો દ્વારા ગ્રાહકોને સેવા ખરીદી માટે આકર્ષિત કરી શકાય છે ત્યારબાદ તે નિશ્ચિત છે કે માંગ ભાગ સંયોજન દ્વારા સેવા કંપની બ્રેક ઈવન હાંસલ કરી શકે છે સેવાની આગામી ત્રણ વર્ષ માટેની વેચાણની કિંમતનો અંદાજ અને નફાની ગણતરી આ પરિબળ દ્વારા રોકાણ પર વળતરની ગણતરી કરવામાં આવે છે તેમજ સામાન્ય રીતે ઉદ્યોગોને પ્રાપ્ત થતા વળતરના અનુસંધાનમાં અપેક્ષિત વળતરની સાથે રોકાણ પરના અંદાજિત વળતરનો તાળો મેળવવામાં આવે છે તે પણ તપાસવામાં આવે છે કે રોકાણ પરનું વળતર પ્રવર્તમાન બેંકના વ્યાજ દર કરતાં વધારે હોય કિંમત નક્કી કરવાની એક વિશેષ પદ્ધતિને લક્ષ્ય ખર્ચ કહેવામાં આવે છે આ પદ્ધતિમાં ગ્રાહક સર્વેક્ષણો પરથી એ નક્કી કરવામાં આવે છે કે ગ્રાહકો સેવા ખરીદી માટે કઈ કિંમત ચૂકવવા તૈયાર છે તેના અનુસંધાનમાં સેવા વિતરણની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવે છે જેથી એ બાબતની ખાતરી કરી શકાય કે સેવાની કિંમત સેવા વ્યવસાય માટે અપેક્ષિત વળતર મેળવવા યોગ્ય છે કે નહીં વ્યાપક ધોરણે સ્વીકૃત કિંમત નિર્ધારણની મહત્વપૂર્ણ પદ્ધતિનું નામ છે મૂલ્ય કિંમત સાચું આર્થિક મૂલ્ય અથવા TEV એ ગ્રાહકોની ખર્ચ બચત અને ગ્રાહકોની જરૂરિયાત સંતોષવાના વૈકલ્પિક માધ્યમોની કિંમતનો સરવાળો છે જેથી કરીને નવી સેવાની કિંમત ઓછી રાખી શકાય સિદ્ધાંતિક રીતે ગ્રાહક જ્યારે વૈકલ્પિક સેવાઓની કિંમત ચૂકવે છે ત્યારે પણ તેને ફાયદો થાય છે ગ્રાહકો સેવા માટે કઈ કિંમત ચૂકવવા તૈયાર છે તે મુજબ સેવાની કિંમતમાં યોગ્ય ફેરફાર કરીને તેને એક સ્તર પર નિશ્ચિત કરવામાં આવે છે આ ખ્યાલને નીચેના વિભાગમાં વિસ્તૃત રીતે ચર્ચવામાં આવ્યો છે નિર્ણાયક કિંમત નક્કી કરવી નિર્ણાયક કિંમત નક્કી કરતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે સેવાઓ માર્કેટિંગ મિશ્રણની કિંમત અને અન્ય 'P' સેવાના ખ્યાલ સાથે સુસંગત હોય સેવાની કિંમત હંમેશા સેવાઓની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે ઓછી ગુણવત્તા વધારે કિંમત અથવા વધારે ગુણવત્તા ઓછી કિંમતનો ખ્યાલ અસંગત છે સેવાની કિંમત એવી હોવી જોઈએ જે ગ્રાહકોને પરવડે અને ગ્રાહકો એ કિંમત ચૂકવવા તૈયાર હોય સાથે સાથે સેવાની કિંમત માંગમાં વધારો કરે તેવી હોવી જોઈએ ઉપરાંત સેવા કંપની સરળતાથી સેવા પ્રદાન કરી શકે તે રીતે સેવાની કિંમત નક્કી કરવી જોઈએ સ્પર્ધાત્મક અને તુલનાત્મક તકોને કિંમત સાથે સુસંગત કિંમત સેવા ઓફરના અનુરૂપ કિંમતને સુસંગત કિંમત તરીકે જોવામાં આવે છે સેવાની કિંમત એવી હોવી જોઈએ કે લક્ષ્ય પ્રેક્ષકો તે કિંમતે સેવા ખરીદવા માટે સક્ષમ હોય સેવાના સહયોગીઓ નફો કરી શકે સાથે સાથે સેવા કંપનીના સ્પર્ધકો તેમની સેવાઓ લક્ષ્ય પ્રેક્ષકોને નિર્ધારિત કિંમતે આપી શકે સેવા કંપનીએ એ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે ગ્રાહકોને પ્રદાન કરવામાં આવતી સેવાની કિંમત તેના મૂલ્ય સાથે સુસંગત હોય મૂલ્ય કિંમત અંગેની વિસ્તૃત ચર્ચા નીચેના વિભાગમાં કરવામાં આવી છે આ પાઠમાં આપણી નવી સેવાની કિંમત નક્કી કરવાના મુદ્દાની ચર્ચા કરી આગામી વર્ગમાં આપણે મૂલ્ય કિંમત નામની ચોક્કસ કિંમત પ્રક્રિયાની ચર્ચા કરીશું 1988મા પ્રોફેસર વેલેરી ઝેથામલે એક સંશોધન પત્ર માં ગ્રાહકોની મૂલ્યને સમજવાની ચાર રીતો પ્રકાશિત કરી જેમાં ઓછી સેવાની કિંમતનો પણ સમાવેશ થાય છે સેવાનું મૂલ્ય એટલે ગુણવત્તાયુક્ત સેવાઓ મેળવવા માટે ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતી કિંમત જે ગ્રાહકોની જરૂરિયાતો સંતોષે છે આ રીતોની ચર્ચા હવેના ભાગમાં છે સેવાના મૂલ્યનું એક પરિબળ છે ઓછી કિંમત વિવિધ સેવાઓ જેવી કે સફાઈ સેવા તેની કિંમત ઓછી હોય છે સેવાઓ જેમાં કંપની સેલ અથવા ડિસ્કાઉન્ટ આપે છે અને સેવાઓ કે જેમાં "હેપ્પી અવર્સ" જેવી યોજનાઓ હોય છે તેવી સેવાઓને ઓછી કિંમતે ગ્રાહકોને વેચી શકાય છે જ્યારે લોકોને ટેલિફોનની સેવાઓ પ્રિય હતી ત્યારે ગ્રાહકો સામાન્ય રીતે રાત્રે નવ વાગ્યા પછી ટેલિફોનની સેવાઓનો ઉપયોગ કરતા હતા કારણ કે નવ વાગ્યા પછી ટેલિફોન સેવાની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થતો હતો ગ્રાહકની સેવા પાસેની અપેક્ષાને સેવા મૂલ્ય કહેવામાં આવે છે ગ્રાહકને શ્રેષ્ઠ એમબીએ ની ડિગ્રી ઉચ્ચ ગુણવત્તાની તબીબી સેવાઓ અથવા સંગીત કોન્સર્ટનું શ્રેષ્ઠ પ્રદર્શન જોઈએ છે સામાન્ય રીતે ગ્રાહકો સંપૂર્ણ સેવાની કિંમત ચૂકવવા તૈયાર હશે જો ગ્રાહકોને સંતોષ મળશે ઉચ્ચ ગુણવત્તાવાળી સેવા પ્રાપ્ત કરવા માટે ગ્રાહકો ઉચ્ચ કિંમત ચૂકવવા તૈયાર હોય છે કારણ કે ઉચ્ચ ગુણવત્તાવાળી સેવાની ખરીદી ગ્રાહકની પ્રતિષ્ઠા નો સંકેત છે સેવા મૂલ્ય એ ગુણવત્તાયુક્ત સેવા સુચવે છે ગ્રાહકોને પોસાય તેવી ગુણવત્તા ધરાવતી બ્રાન્ડની સેવાની કિંમત ઓછી હોય છે અગાઉ ચર્ચા કરી એ મુજબ ગ્રાહક સેવામાંથી મળનાર સાચા આર્થિક મૂલ્યને બરાબર સેવાની કિંમત ચૂકવવાની અપેક્ષા રાખે છે ગ્રાહકોના વિવિધ જૂથ અથવા વર્ગ અનુસાર સેવા ઓફરોના વિવિધ સ્તર નક્કી કરવામાં આવે છે અને તે મુજબ સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે ચોથી બાબત એ છે કે સેવાનું મૂલ્ય ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવતી કિંમત દ્વારા નક્કી થાય છે ઉદાહરણ તરીકે સફાઈ સેવાની કિંમત ઓછી હોય છે સામાન્ય રીતે સેવા કંપની કિંમતોનું માળખું એવી રીતે ઘડે છે કે સમાન લાભ આપતી સ્પર્ધક કંપનીઓની સેવાઓની કિંમતના સંદર્ભમાં સેવા કંપની પોતાની સેવાની કિંમત ઓછી રાખે છે કિંમતોનો સમૂહ એ સેવા કિંમત નક્કી કરવાની જ એક પદ્ધતિ છે તેમાં એકલી સેવાની કિંમત વધારે હોય છે જ્યારે સેવાઓના સમૂહની કિંમત એકલી સેવાની સરખામણીમાં ઓછી હોય છે આ પદ્ધતિ ગ્રાહકોને એ વાતનો સંકેત આપે છે કે ગ્રાહકો દ્વારા અપેક્ષિત સેવાઓ તેમને આકર્ષક કિંમતે ઉપલબ્ધ થાય તેમ છે પૂરક કિંમતો આ પદ્ધતિમાં કિંમતનો એક ભાગ ખરીદીના સમયે ચૂકવવામાં આવે છે અને અન્ય ભાગ સમયાંતરે સેવા કંપનીને ચૂકવાય છે દાખલા તરીકે માસિક અથવા વાર્ષિક સબસ્ક્રિપ્શન કેટલીકવાર લોસ લીડર પદ્ધતિ પણ વપરાય છે જેમાં અગ્રણી સેવાની કિંમત ખૂબ જ ઓછી હોય છે જ્યારે પૂરક સેવાની કિંમત વધારે હોવાથી સેવા કંપની વધુ આવક મેળવે છે સેવાના પરિણામના આધારે ચૂકવવામાં આવતી કિંમતને ફી અથવા કમિશન કહે છે દાખલા તરીકે ગ્રાહક વકીલને કાયદાકીય સેવા આપવા બદલ ફી ચૂકવે છે તેવી જ રીતે મિલકતના વેચાણ સમયે જે ભાવે મિલકત વેચાય છે તેની અમુક ટકાવારી તરીકે ગ્રાહકે દલાલને દલાલી ચૂકવવી પડે છે આ પ્રકારની કિંમતો એ દર્શાવે છે કે સેવા જોગવાઈના પરિણામ સ્વરૂપ બચતની ગેરંટી સાથે ગ્રાહકે સેવા કંપનીને નિશ્ચિત કિંમત ચૂકવવાની હોય છે આ સત્ર સાંભળવા બદલ આભાર મને આશા છે કે તમને મદદ મળી હશે ખુબ ખુબ આભાર